એન્જિનિયર્સ માટે ડેટા સાયન્સ કોર્સના R મોડ્યુલનાં 9 માં લેક્ચરમાં આપનું સ્વાગત છે અહીં આપણે R માં કંટ્રોલ સ્ટ્રક્ચર જોશું આ વ્યાખ્યાનમાં આપણે if else if family કન્સટ્રક્ટ ફોર લુપ નેસ્ટેડ ફોર લુપ ફોર લુપ વિથ ઇફ બ્રેક અને વાઇલ લુપ પર ચર્ચા કરશુ કંટ્રોલ સ્ટ્રક્ચર ને 2 કેટેગરીમાં વહેંચી શકાય છે પ્રથમ તે છે જ્યાં તમારે અમુક કમાન્ડ ચલાવવાની જરૂર હોય છે જ્યારે અમુક શરતો સંતોષાય છે અને આ કંટ્રોલ સ્ટ્રક્ચર ના ઉદાહરણ છે if then else કન્સટ્રક્ટ બીજી કેટેગરી તે છે જેમાં અમુક કમાન્ડ વારંવાર એક્ઝીક્યુટ થાય અને અમુક પ્રકારની શરતો નો ઉપયોગ કરશે તેને અટકાવવા માટે અને આના ઉદાહરણ છે ફોર લુપ અને વાઇલ લુપ પહેલા ઇફ કંસ્ટ્રકટ જોઇશુ ઇફ શું કરશે કે તે પહેલા કંડિશન ની ચકાસણી કરશે જો કંડિશન સંતોષશે તો ઇફ લુપ મા આવેલ સ્ટેટમેન્ટ ને એક્ઝેક્યુટ કરશે હવે બીજુ લેવલ છે ઇફ એલ્સ કંસ્ટ્રકટ જ્યાં આપણે કંડિશન સંતોષાય તો ચોક્કસ કામગીરી કરવા માંગીએ છીએ અને જો નહીં તો આપણે કેટલાક વૈકલ્પિક કામગીરી કરવા માગીએ છીએ તેથી ઇફ એલ્સ કંસ્ટ્રકટ સિન્ટેક્સ આના જેવું લાગે છે જો કંડિશન સંતોષાય તો આ નિવેદનો ચલાવો નહીં તો આ વૈકલ્પિક નિવેદનો કરો આગલું સ્તર છે ઇફ એલ્સ ઇફ એલ્સ કંસ્ટ્રકટ અહીં તમારી પાસે 2 વસ્તુઓ હશે જો કોઈ કંડિશન સંતોષાય તો આ નિવેદનને ચલાવો અન્યથા તમે બીજી કંડિશન માટે તપાસો જો તે કંડિશન સંતોષાય તો આ વૈકલ્પિક નિવેદનો ચલાવો જો તે બંને સંતુષ્ટ ન હોય તો બીજું કંઈક કરો જેની વાક્યરચના નીચે મુજબ છે આ વર્ણવવા માટે ચાલો આપણે અહીં આ ઉદાહરણ જોઇએ તો આપણે x ને 6 નું મૂલ્ય સોંપ્યું છે હવે આપણે ચેક કરશુ કે x ની કિંમત 7 કરતા મોટી છે કે કેમ કારણ કે x ની કિંમત 6 અને આપણે ચેક કરી રહ્યા છીએ કે 6 એ 7 કરતા મોટો છે કે કેમ જે ખોટુ છે એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટ થશે નહી હવે તે બીજી કંડિશન ચેક કરશે જેમાં x ની કિંમત 8 કરતા વધારે છે કે કેમ પણ પાછી તે ખોટી પડશે કારણ કે 6 એ 8 કરતા નાનો છે અને આ ભાગ પણ એક્ઝેક્યુટ થશે નહી હવે આ બન્ને ભાગ એક્ઝેક્યુટ થતા નથી એટલે તે એલ્સ ભાગ માં જશે તે x ની કિંમતમાં ૩ ઉમેરશે એટલે હવે તમારી પાસે x639 છે અને x માં હવે 9 કિંમત છે અને આ કોડ એક્ઝેક્યુટ થશે તે તમે આઉટપુટમાં જોઇ શકો છો આપણે ફોર કન્સ્ટ્રકટ સમજવા માટે આગળ વધીએ ફોર ફંક્શન સમજવા માટે આપણે પહેલા સિક્વન્સ ફંક્શન શું છે તે સમજવાની જરૂર છે તો ચાલો જોઈએ કે સિક્વન્સ ફંક્શન શું છે સિક્વેન્સ એ ફોર લૂપના એક ભાગ છે તે જ કારણ છે કે હવે આપણે સીક્વન્સ ફંક્શન જોઈ રહ્યા છીએ સિક્વેન્સ ફંક્શન ની સિન્ટેક્સ નીચે મુજબ છે સિક્વન્સ ફંક્શન એ પ્રારંભિક નંબર થી લે છે જ્યાંથી ક્રમ શરૂ થવાની છે અને છેલ્લો નંબર જ્યાં ક્રમ પુરો થાય તમે ક્રમને by અથવા લંબાઈ આપીને વ્યાખ્યાયિત કરી શકો છો જ્યારે તમે by દલીલ પ્રદાન કરો છો ત્યારે તે by દ્વારા સ્પષ્ટ થશે કે તે ઇન્ક્રિમેન્ટ અથવા ડિક્રિમન્ટ થી ક્રમ બનાવશે જ્યારે તમે લંબાઇ દલિલ પસાર કરો છો ત્યારે તે તમે પસાર કરેલ લંબાઇ જેટલા તત્વો બનાવશે જે તમે અહી ઉદાહરણમાં જોઇ શકો છો હવે માની લો કે મારે એક સિક્વન્સ 1 થી 10 બનાવવી છે અને મારે 3 ની પહોળાઈ જોવે છે તેથી હું જે દલીલ પાસ કરવા માંગુ છું તે by3 છે આ 1 થી શરૂ કરશે જેમાં ૩ થી અલગ પાડીને એટલે હવે 4 આવશે અને પાછું ૩ થી અલગ કરશે એટલે 7 આવશે અને પાછું ૩ થી અલગ પછી A10 છે આવું કરવા કરતા હું આ કાર્ય લંબાઇ આપીને પણ કરી શકુ છું તો આ કેવી રીતે થાય તે અહી બતાવ્યુ છે મારે સિક્વન્સ 1 થી 10 બનાવવી છે જેમાં 4 તત્વો હોય તો તે 1 થી ચાલુ કરશે 10 સુધી જશે જેમાં 4 તત્વો છે હવે મારે સિક્વન્સ 1 થી 10 બનાવવી છે જેમાં પહોડાઇ 4 હોય તેનં આઉટપુટ આવુ દેખાશે હવે ચાલો ફોર લૂપ પર આગળ વધીએ ફોર લૂપ કન્સ્ટ્રકટ રચનામાં અનુક્રમનો સમાવેશ થાય છે જે વેક્ટર હોઈ શકે છે અથવા સૂચિ હોઈ શકે છે જે ક્રમનું એક તત્વ છે અને જે નિવેદનો ચલાવવા માટે જરૂરી છે તેથી જો તમે ફોર લૂપ માટેની રચના જોશો તો આપણે iter જોયું તે અનુક્રમમાં તે એક અનુક્રમણિકા છે ક્રમ એ સૂચિ R વેક્ટર છે આ ક્રમના દરેક તત્વ માટે આ વિધાનો ચલાવવા માટે લૂપ કન્સ્ટ્રકટ નો ઉપયોગ થાય તો ફોર લુપ નુ આગળનુ લેવલ એ નેસ્ટેડ ફોર લુપ છે જ્યારે તમે લૂપ માટે નેસ્ટેડ કહો છો તેનો અર્થ એ કે અમારી પાસે એક ફોર લુપની અંદર એક અથવા એક કરતા વધારે ફોર લુપ છે નેસ્ટેડ ફોર લુપ ની રચના નીચે મુજબ છે અહીં એક ફોર લૂપ ઇનર ફોર લુપ છે અને બીજી લુપ જે બહાર છે તેને આઉટર ફોર લૂપ કહેવાય છે બધા iter 1 માટે આ ફોર લુપ એક્ઝેક્યુટ થશે પછી તે ફોર લુપ 2 માં જશે જ્યાં તે બધા iter 2 ના સિકવન્સ 2 પર ઓપરેશન કરશે અને આઉટપુટ આપશે આપણી પાસે અહીં એક ઉદાહરણ છે હું તત્વોની સંખ્યા ને 5 આપી રહ્યો છું અને સમ ને 0 મારી પાસે એક સિકવન્સ છે જે 1 થી ચાલુ થાય છે અને 1 ની પહોળાઈ સાથે 5 પર સમાપ્ત થાય છે હવે અહી હુ શું કરી રહ્યો છું કે હું sumsum i કિંમત એસાઇન કરી રહ્યો છુ અને આ ફોર લુપ માં i ની કિંમત પ્રિન્ટ કરૂ છુ જે iter કિંમત છે લુપ ની અને જ્યારે તમે આ ફંક્શન એક્ઝેક્યુટ કરો ત્યારે સમ આવી રીતે મળે છે તેથી તમારી પાસે n 5 છે તે તેને મેમરીમાં રાખશે તેથી જ્યારે આપણે એક્ઝેક્યુટ કરીએ અને સરવાળો 0 તે સરવાળો 0 થી શરૂ કરશે પ્રથમ વખત તે લૂપમાં પ્રવેશે ત્યારે તે ક્રમમાંથી 1 ની કિંમત લેશે અને પછી તમારી પાસે 0 0 1 એ 1 છે અને તે સરવાળનું મૂલ્ય 1 અસાઇન કરશે તમે જોઈ શકો છો કે પ્રથમ iter અથવા પ્રથમ પુનરાવર્તનમાં સરવાળાનું મૂલ્ય 1 છે બીજા પુનરાવર્તનમાં તમારી પાસે sum ની વેલ્યુ 1 છે તે તે પછીના પુનરાવૃત્તિ પર જશે તે હવે i ની વેલ્યુ 2 છે તેથી તમારી પાસે પહેલેથી જ sum ની વેલ્યુ 1 છે અને I ની વેલ્યુ 2 છે તેથી 1 2 3 અને બીજા પુનરાવર્તનમાં sum વેરીએબલ ને વેલ્યુ 3 સોંપેલ છે તમે તે મૂલ્ય જોઈ શકો છો સરવાળો અહીં 3 અને તેથી વધુ છે ક્રમ 5 સુધી ચાલે ત્યારબાદ 5 પુનરાવર્તનોના અંતમાં સરવાળો 15 થશે જ્યારે તમને લાગે કે જરૂરી સ્થિતિ સંતોષાય ત્યારે કાર્ય અટકાવવું જરૂરી છે આ for લૂપમાં બ્રેક સ્ટેટમેન્ટની મદદથી મેળવી શકાય છે તો ચાલો જોઈએ કે આ કેવી રીતે કરવું તે હું વેરીએબલ n ને 100 ની વેરીએબલ વેલ્યુ અસાઇન કરું છું અને હું સરવાળો 0 તરીકે શરૂ કરી રહ્યો છું હવે જ્યારે sum ની રકમ 15 કરતા વધારે થાય ત્યારે હું લૂપને રોકવા માંગું છું હું તે કેવી રીતે કરી શકું તો for લૂપમાં તમારી પાસે બ્રેક કન્સ્ટ્રકટ છે તો ફોર લૂપ માં આ નિવેદનો છે જે દરેક પુનરાવૃત્તિ માટે ઉપલબ્ધ છે હું આ સમ ઉમેરી રહ્યો છું અને પછી તેને iter વેલ્યુ અને પછી તેને સમ માં એસાઇન કરુ છું અને હું વેક્ટર ને છાપું છું જેમાં લૂપ વેરીએબલ અને સમ છે અને મારે એક કન્ડિશન તપાસવી પડશે જો સમ 15 કરતા વધારે હોય તો હું બ્રેક કહીશ કારણ કે આ તે સ્થિતિ છે જે હું લૂપને બ્રેક કરવા માંગુ છું તેથી આ બ્રેક સ્ટેટમેન્ટ એકવાર એક્ઝેક્યુટ થાય એટલે પ્રોગ્રામ લુપના પુનરાવર્તનો પૂર્ણ થાય તે પહેલાં તે લુપ માંથી બહાર નિકળી જશે ચલો જોઇએ કે આ કેવી રીતે કામ કરે છે તો પ્રથમ પુનરાવર્તનમાં લૂપ વેરીએબલનું મૂલ્ય 1 છે કારણ કે તે 1 થી શરૂ થતો ક્રમ છે અને છેલ્લું મૂલ્ય અહીં 100 છે તેથી આપણે પહેલાનાં ઉદાહરણમાં પણ જોયું છે કે પ્રથમ વખત સમ મૂલ્ય 1 થાય છે અને તે કન્ડીશન ચેક કરે છે જો સમ 15 કરતા વધારે છે હવે સમ ની કિંમત 1 છે તે 15 કરતા વધારે નથી તેથી બ્રેક સ્ટેટમેંટ એક્ઝેક્યુટ થશે નહી અને બ્રેક સ્ટેટમેન્ટ 5 ઇટરેશન સુધી એક્ઝીક્યુટ થશે નહી જ્યારે ઇટરેશન નંબર 6 આવશે ત્યારે સમ નું મૂલ્ય 15 થશે અને ઇટરેશન વેલ્યુ હવે 6 છે 15 621 થઈ જશે અને 21 એ વેરીએબલ સમ ને સોંપવામાં આવશે હવે જો આ કન્ડીશન ચેક થશે તો સમ 15 કરતા વધારે છે આ કન્ડીશન સંતોષાય છે અને બ્રેક સ્ટેટમેંટ એક્ઝેક્યુટ થાય છે એકવાર આ બ્રેક સ્ટેટમેંટ એક્ઝેક્યુટ થઈ જાય પછી પ્રોગ્રામ લૂપમાંથી બહાર નીકળી જશે અને પછી આપણે બીજા કન્સ્ટ્રક્શન પર આગળ વધીએ જે વાઇલ લૂપ છે જ્યારે પણ તમે કોઈ વિશિષ્ટ કન્ડીશન નું ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી નિવેદનો ચલાવવા માંગતા હો ત્યારે વાઇલ લૂપનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જોઇ શકીએ છીએ કે તેમાં બ્રેક કન્સ્ટ્રકટ સાથે લૂપ એ ફોર લુપ સમાન છે ચાલો નેચરલ નંબરોના ક્રમ પર વિચાર કરીએ તમારે કોઈ નેચરલ સંખ્યા n શોધવાની ઇચ્છા છે જેના પછી નેચરલ નંબરોનો સરવાળો નિશ્ચિત અંતિમ રકમ કરતા વધારે છે એ ગોતવું છે તમે તે જ ઉદાહરણને ધ્યાનમાં લેશો જેમ કે આપણે જોયું છે કે હું સમ0 અને પ્રારંભિક વેરીએબલ i 0 તરીકે શરૂ કરું છું અને હું અંતિમ રકમ 15 થવા માંગું છું અહી હું આ વાઇલ ફંક્શન લખુ છું જેમાં સમ ની કિંમત અંતિમ અમ કરતા ઓછી હોવી જોઇએ હું i ની વેલ્યુ 1 થી વધારીશ અને પછી તે વેલ્યુ i ને ફરીથી સોંપવા માંગું છું અને હું iter વેલ્યુ દ્વારા સમ પણ વધારવા માંગું છું અને પછી તે સમ ને પાછી સમ સોંપવા માંગું છું અને અંતે ઇટરેશન વેલ્યુ અને સમ ને છાપો લૂપ વેરીએબલની વેલ્યુ 4 ન થાય ત્યાં સુધી આ આદેશો એક્ઝેક્યુટ થાય છે ચાલો સમજીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે પ્રથમ વખત i ની કિંમત 0 છે તે કન્ડીશન ચેક કરશે કે સમ કિંમત ફાઈનલ સમ કરતા ઓછો છે તે શરત સાચી હોય તો i ની કીંમત i 1 જે 0 1 થશે તે 1 તરીકે લૂપ વેરિયેબલને મળશે અને સમ 0 1 થશે તેથી સમ નું મૂલ્ય 1 થશે હવે આ વિધાન આ પ્રથમ લીટીને છાપે છે હવે આગામી પુનરાવૃત્તિ પર જશે હવે તે કન્ડીશન ચેક કરશે કે સમ કિંમત ફાઈનલ સમ કરતા ઓછો છે કે નહીં સમ 1 છે જે ફાઈનલ સમ 15 કરતાં ઓછા છે જે તે આગામી પુનરાવૃત્તિ માટે જશે તે લૂપ વેરીએબલનું મૂલ્ય અને સમ વેરીએબલનું મૂલ્ય બદલશે પાંચમા પુનરાવર્તનમાં તમારી પાસે સમ ની કિંમત 15 થશે જે 15 પરંતુ 15 કરતા ઓછી નહીં આ વિધાન ખોટું છે અને તે લૂપમાંથી બહાર આવી જશે તેથી આ વ્યાખ્યાનમાં આપણે જોયું છે કે કેવી રીતે ઈફ એલ્સ કન્સ્ટ્રક્શન્સને R માં કોડ કરી શકાય છે અને કેવી રીતે ફોર લૂપ અને વાઈલ લૂપ ને R માં કોડ કરી શકાય છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે R માં બેજીક ગ્રાફિક્સગraphics ઓપરેશન કેવી રીતે કરવું તે જોઈશુ